હવે તમે અહી જોઈ શકો કે ચોક્કસ જરૂરિયાત ઘર્ષણરહિત અને ઈરરોટેશનલ પ્રવાહ છે હવે આ બંને વચ્ચે મહત્વપૂર્ણ અને રસપ્રદ સંબંધ છે મૂળભૂત રીતે આપણે આ સવાલોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ જો ઈરરોટેશનલ પ્રવાહ હોય તો તે સત્ય છે કે તે ઘર્ષણરહિત જ હોવો જોઈએ અને જો તે ઘર્ષણરહિત પ્રવાહ છે તો તે ઈરરોટેશનલ જ હોવો જોઈએ યાદ રાખો કે આ સવાલ નો જવાબ આપવો ખૂબ સરળ નથી અને આપણે આ મુદ્દા સમજવા ખૂબ મૂળભૂત રીતે તે જોવાનો પ્રયત્ન કરીશું ચાલો કહો કે તમારી પાસે ઈરરોટેશનલ પ્રવાહ છે માનો કે ત્યાં એક મુક્ત પ્રવાહ છે જે ઈરરોટેશનલ પ્રવાહ છે જેનો મતલબ તેનો વર્ટિસિટી સદીશ શૂન્ય છે હવે સવાલ એ છે કે કોઈ ઘટક છે કે જે ઈરરોટેશનલ પ્રવાહને રોટેશનલ બનાવી શકે તેથી રોટેશનાલીટી જળવાઈ રહે તેથી અમુક પરિબળો હોય શકે કે જેના કારણે જે પ્રવાહ પહેલા ઈરરોટેશનલ હતો તે રોટેશનલ બની શકે તેથી તે પરિબળો કયા કયા છે તે ઈરરોટેશનલ પ્રવાહને રોટેશનલ પ્રવાહ બનાવે છે એક મહત્વનું પરિબળ એ છે કે કોઈ ઘન સપાટીની હાજરી અને વિસ્કસ અસર ઘન સપાટીની હાજરી મોટાભાગના બંધ પ્રવાહમાં હોય છે અને વિસ્કસ અસર અમુક સ્નિગ્ધતા ધરાવતા પ્રવાહમાં સામાન્ય છે જો પ્રવાહ શરૂઆતમાં રોટેશનલ હોય તો પણ તે તેની ઈરરોટેશનલ સ્થિતિ મેળવી શકતો નથી તેનો મતલબ તમે ઈરરોટેશનલ ધારણા સાથે શરૂઆત કરી શકો છતાં વિસ્કસ પ્રવાહ ધારણા વાસ્તવિક રીતે ઈરરોટેશનલ સ્થિતિ જાળવી શકશે નહીં ગાણિતિક રીતે કહીએ તો આપણે તેને આટલા શરૂઆત ના નાના લેવલ પર તે સીધું લગાવી શકતા નથી ગાણિતિક રીતે જોવું શક્ય છે પરંતુ શરૂઆત ના નાના લેવલ પર નહીં પરંતુ સીધી રીતે એટલું સમજી શકીએ કે જો તે ઈરરોટેશનલ હોય તો કોઈ છેક સુધી તે ઈરરોટેશનલ જ રહે તે નક્કી નથી ઈરરોટેશનાલિટી પર અસર કરતાં પરિબળો જેમાનું એક પરિબળ પ્રવાહની વિસ્કસ અસર સપાટીની હાજરી છે એક વધુ મહત્વપૂર્ણ પરિબળ શોક વેવ ની હાજરી છે શોક વેવ ખુબજ દાબશીલ પ્રવાહીમાં ઉત્પન્ન થાય છે જ્યારે ત્યાં પ્રવાહીના ગુણધર્મોમાં અચાનક ફેરફાર થાય છે તેથી તે એક વેવ ફ્રન્ટ જેવુ છે જેની આસપાસ પ્રવાહીના ગુણધર્મોમાં અચાનક ફેરફાર થાય છે અને તે એક શરત સાથે થાય છે કે જેની આસપાસ સ્થિતિ સુપરસોનિકથી સબસોનિક પ્રવાહમાં બદલાય છે મેક નંબર એક કરતાં વધારેથી એક કરતાં ઓછા મેક નંબર પર તેથી થર્મલ સ્ટ્રાટિફિકેશન મતલબ થર્મલ સ્ટ્રાટિફાઇડ લેયર બનેલું છે કારણ તાપમાનને કારણે ઘનતાનો તફાવત બને છે સૌથી વધુ ગરમ ઉપર હોય છે અને ઠંડુ નીચેની તરફ હોય છે પરંતુ સિસ્ટમમાં તાપમાનમાં તફાવતને કારણે ઉદભવતી સ્થિતિ તે પણ ગુરુત્વાકર્ષણની વિરુધ્ધ દિશામાં જેને થર્મલ સ્ટ્રાટિફિકેશન કહે છે તેથી જો તમારી પાસે આવા કોઈ સ્ટ્રાટિફિકેશન લેયર હોય તો પ્રવાહને ઈરરોટેશનલ માંથી રોટેશનલ બનાવવો શક્ય છે બીજુ શક્ય બળ કે જે હાજર હોય તે કોરીઓલિસ બળ છે તેથી કોરીઓલિસ અથવા કોરીઓલિસ ઈફેક્ટ એ પ્રવાહમાં રોટેશનાલિટી ઉત્પન્ન કરી શકે છે જો તે પહેલાથી રોટેશનલ હોય તો પૃથ્વી જ્યારે ફરે છે તેને કોરીઓલિસ ઈફેક્ટ હોય છે તેથી સમુદ્રના પ્રવાહમાં રોટેશનાલિટી પરિભ્રમણતા જે મુખ્યત્વે કોરીઓલિસ અસરને કારણે ઉત્પન્ન થાય છે એક કાલ્પનિક વિચાર છે કે જો પૃથ્વી સ્થિર હોત તો તે ઈરરોટેશનલ હોય તેવું શક્ય છે પરંતુ કોરીઓલિસ અસર હાજર હોવાના કારણે તે રોટેશનાલિટી અસરમાં પરિણમે છે તેથી અહી ઘણા બધા પરિબળો છે જે દેખાય છે કે તે કુદરતી પરિબળ છે તે સિસ્ટમમાં દાખલ કરેલ કોઈ કૃત્રિમ પરિબળો નથી અને આ કુદરતી પરિબળો પ્રવાહમાં રોટેશનાલિટી ઉત્પન્ન કરવાનું વલણ ધરાવે છે તેથી આપણે ખાતરી આપી શકતા નથી કે જો આપની પાસે આધાર તરીકે ઈરરોટેશનલ પ્રવાહ હોય તે ઈરરોટેશનલ જ રહેશે પરંતુ જો તે ઇનવિસ્કીડ હોય અને 234 ની અસરો સિસ્ટમમાં હાજર નથી એવું ધ્યાન માં રાખીએ તો જો તે શરૂઆતમાં ઇનવિસ્કીડ અને ઈરરોટેશનલ હોય તો તે હંમેશા ઈરરોટેશનલ જ રહેશે અહી માહિતી એ કે ત્યાં સોલીડ સપાટી છે તેથી પ્રવાહી દ્વારા પ્રચાર કરી શકાય નહીં સ્નિગ્ધતા એ સંદેશા વાહક છે કે જે ઘન સપાટીની હાજરી પ્રવાહી સુધી પહોંચાડે છે એથી જો પ્રવાહીમાં વિસ્કસ અસર ન હોય તો સોલીડ સપાટીની હાજરી સામે પ્રવાહી અજાણ રહેશે અને પછી પ્રવાહ કે જે પહેલાથી રોટેશનલ હતો તે તેની ઇરરોટેશનાલિટી પાછી મેળવશે કે જે એક મહત્વપૂર્ણ સમજ છે તેથી તેથી ન્યૂટનીયન પ્રવાહી માટે આપણે એવા ઉદાહરણો પણ જોયા છે કે જ્યાં તમારી પાસે પ્રવાહી કણો હતા કે જે વાસ્તવીક રીતે અમુક દિશામાં ગોઠવાયેલ હતા તેઓની કોણીયતા બદલાતી નથી તે એક દિશામાં ખેંચાય છે અને બીજી દિશામાં તેની લંબાઈ સંકોચાય છે કે જે ઉદાહરણ આપણે અગાઉના વર્ગમાં જોયું હતું પરંતુ તે વિશિષ્ટ કિસ્સો હતો જેમાં સામાન્ય રીતે તમારી પાસે ઇરરોટેશનલ પ્રવાહ હોય ઇરરોટેશનલ પ્રવાહને પોટેન્શિયલ પ્રવાહ પણ કહેવાય છે કારણ કે ઇરરોટેશનલ પ્રવાહમાં ગતિ નો પોટેન્શિયલ હાજર હોય છે આપણે જાણ્યું છે કે ગતિ ક્ષેત્ર સંચલિત છે કારણ કે ગતિ ક્ષેત્ર સદીશ સંચયિત છે આપણે તેને અદિશ પોટેન્શિયલના ગ્રેડીઅન્ટ તરીકે લખી શકીએ હવે જો આપણી પાસે સંચયિત ક્ષેત્ર છે જેનો મતલબ કે સિસ્ટમમાંથી બહુ નજીવું ડીસીપેશન હોય છે જે રીતે તમારી પાસે ગુરુત્વાકર્ષણનું સંચલિત ક્ષેત્ર છે ગતિ ક્ષેત્ર અને બળ ક્ષેત્ર સમાન જેવુ નથી પરંતુ તમે તેને સમાનરૂપે વિચારી શકો કારણ કે તે વેક્ટર ક્ષેત્ર પણ છે તેથી ગતિ ક્ષેત્રમાં જે વિક્ષેપ ઉત્પન્ન કરી શકે કે ડીસીપેશનની હાજરી છે અને ડીસીપેશન સ્નિગ્ધતા દ્વારા થાય છે તેથી જો વિસ્કસ અસર વધારે હોય તો તે પ્રવાહ ક્ષેત્રને સંચયિત ક્ષેત્ર રાખવા મદદ કરશે નહીં તેથી તે ખૂબ સામાન્ય છે કે જો તે ઇરરોટેશનલમાં છે અને જો તેને ઇરરોટેશનલમાં રહેવું છે તો તે ઘર્ષણરહિત જ હોવું જોઈએ જે રીતે બળ પ્રવાહ એ ક્ષેત્રમાં ઘર્ષણ કરે છે વિસ્કસ અસર અમુક રીતે પ્રવાહમાં લુપ્તતા ઉત્પન્ન કરે છે પ્રવાહી ગતિશાસ્ત્રના સંદર્ભમાં કોઈ સમસ્યા ને સમજવા આપણે આ ઉદાહરણનો સંદર્ભ લઈએ તેથી ત્યાં એક લંબચોરસ પ્લેટ છે અને ત્યાં નીચે એક પ્લેટ છે ત્યાં નીચલી પ્લેટમાં છિદ્રો છે જેના દ્વારા પ્રવાહી અથવા હવા વહે છે એમ કહી શકાય આપણી પાસે એક સમાન વેગ છે V0 હવા આ છિદ્રો દ્વારા પ્રવેશે છે અને ચાલો આપણે આના જેવી કોર્ડીનેટ સિસ્ટમ કરીએ જ્યાં આ સમાંતર પ્લેટના સંદર્ભમાં સ્થિત છે તેથી ચાલો આ b2 છે અને આ b2 છે ચાલો કહી કે L એ પ્લેટની લંબાઈ છે જે આ આકૃતિને લંબ છે આ બંને વચ્ચેનો ગેપ h છે અને આપણી ધારણા એવી છે કે તે ઇનવિસ્કીડ પ્રવાહ છે અને ચાલો કહી કે તે સ્થિર પ્રવાહ છે આપણે એ શોધવા માટે રસ ધરાવીએ છીએ કે આ પ્લેટનું વજન કેટલું હશે કે જેનાથી તે આ સ્થિતિમાં રહી શકે તેથી આપેલી માહિતી પરથી આપણે શોધવું પડશે કે ગતિ ક્ષેત્ર શુ છે તેથી જો તમે યાદ કરો તો આપણે પહેલા લીધું હતું કે એક છેડાથી કોઇપણ x જેટલા અંતર પર કેટલા દરથી પ્રવાહ દાખલ થાય છે અને કેટલા દરથી પ્રવાહ બહાર નીકળે છે આ કંટ્રોલ વોલ્યુમ કે જે ડેસ લાઇન વડે દર્શાવેલ છે તેથી દાખલ થતો પ્રવાહી નો દર v0x છે હવે લંબાઈ એ બોર્ડની સપાટીને લંબ દિશામાં 'L' છે આ વોલ્યુમ ફ્લો રેટ છે અને અહી જે બહાર નીકળે છે ચાલો કહીએ કે u એ x નું વિધેય છે કારણ કે ઇનવિસ્કીડ પ્રવાહની ધારણાને કારણે u એ y સાથે બદલાતી નથી A1V1 A2V2 યોગ્ય છે જ્યારે 1 અને 2 સેક્શન પર ગતિ V1 અને V2 અચળ છે અને જો તે અચળ ના હોય તો તેમને તે આડછેદની એવરેજ ગતિ વડે બદલવી પડે કન્ટીન્યુટી સમીકરણના અસ્થિર પદોને અવગણી અને કન્ટીન્યુટી સમીકરણના બાકીના પદોનું સંકલન કરી તારવવામાં આવ્યું છે જેનો મતલબ એક માત્ર ધારણા છે કે તે સ્થિર પ્રવાહ છે તેથી અસ્થિર પદો નીકળી જશે તેથી જ્યારે તે સ્થિર પ્રવાહ છે ત્યારે ઘનતા સમાન રહે તે જરૂરી નથી જો અને સમાન હોય તો તે A1V1 A2V2 થઈ જશે તેથી તેમાં બે ધારણાઓ છે એક કે પ્રવાહ સ્થિર છે અને બીજી કે ρ અચળ છે કારણકે તમે તેને કેન્સલ કરેલું છે અથવા જે પણ વિધેય ડાબી તરફ છે તે જ વિધેય જમણી તરફ છે તે ρ કે જે સમય સિવાયનું કઈક અલગ વિધેય છે ડાબી તરફ અને જમણી તરફ સમાન વિધેય તેથી તેઓ કેન્સલ થશે પરંતુ ρ સમયનું વિધેય હોય શકે નહીં કારણ કે તમે સ્થિર પ્રવાહ ધારેલો છે તેથી એ સમયનું વિધેય હોઈ શકે નહીં તેથી તે એક અચળ જેવું છે એ ડાબી તરફ અને જમણી તરફ સમાન છે આ રીતે તે કેન્સલ થાય છે અને જ્યારે આપણે કહીએ કે ρ અચળ છે બીજી વસ્તુ કે જે હું કહું છું જે તમારે ધ્યાનમાં રાખવાની છે કે ρ અચળ છે એ અદાબશીલ પ્રવાહ માટેની વીશીષ્ટ કિસ્સો છે પરંતુ અદાબશીલ પ્રવાહ માટે ρ અચળ હોય તે જરૂરી નથી આ સામાન્ય છે કે ઘણી સારી બુક્સ માં પણ આ કન્ફ્યુઝન હોય છે તેથી આપણે તે જોઇશું કે જ્યારે કોઈ પ્રોબ્લેમ માટે ધારણા રાખવામાં આવે છે ત્યારે એમ જ લખવામાં આવે છે કે પ્રવાહ અદાબશીલ છે અદાબશીલ પ્રવાહ 'ρ' ને અચળ ના ધારીને પણ કરી શકાય તેથી જ્યારે પણ આપણે ρ ને અચળ ગણીએ છીએ કહીએ છીએ કે ρ અચળ છે તે આપણી ધારણા છે અદાબશીલતા કહેવા માટે એ પૂરતું નથી કે ρ અચળ છે પરંતુ જો ρ અચળ છે તો તે અદાબશીલ જ હોવો જોઈએ હવે આ એ છે કે જે આપણે તારવેલુ છે અને ચાલો આપણે ગતિ u ને x ના વિધેય તરીકે લખીએ

જો તમે પ્લેટ માટે આ પ્રકારનો ફ્રી બોડી ડાયાગ્રામ લો અથવા તમે તેને એક ચીપ તરીકે ધારો તેથી વાતાવરણીય દબાણ ના કારણે નીચેથી દબાણનું ડીસ્ટ્રીબ્યુશન છે અને ઉપરથી દબાણનું ડીસ્ટ્રીબ્યુશન છે ચાલો કહીએ કે તે સંપૂર્ણપણે વાતાવરણીય દબાણ થી સમાનરૂપે ઘેરાયેલ છે કે જે કહો કે p છે કે જે અંદરની તરફ સિવાય બધી બાજુ છે હવે દબાણના તફાવતના કારણે ચાલો કહો કે આ p છે તેથી p એ Patm કરતા વધારે છે તેથી તેના પર ઉપરની તરફ ધક્કો લાગશે જેને સંતુલિત રાખવા વજન વડે બેલેન્સ કરવું પડશે તેનો મતલબ જો આપણે જાણી શકે કે દબાણના કારણે ચીપ પર લાગતું પરિણામી બળ શું છે એ આપણને માહિતી આપશે કે વજન કેટલું છે

શા માટે આપણે તેને સ્ટ્રીમલાઇન કોર્ડીનેટ સિસ્ટમ માટે લખવા માટે રસ ધરાવીએ છીએ કારણકે આપણે જાણીએ છીએ કે સ્ટ્રીમલાઇનની દિશામાં અમુક સ્થિતિમાં આ સમીકરણ યોગ્ય છે તેથી જો આપણે તેને બે બિંદુઓ માટે લખીએ જે સ્ટ્રીમલાઇનની દિશામાં છે તો તે યોગ્ય હશે જો આપણે સ્ટ્રીમલાઇન કોર્ડીનેટનો ઉપયોગ કરીશું તેથી જો આપણી પાસે સ્ટ્રીમલાઇન હોય તો આપણે તેની સ્પર્શક દિશામાં s અને લંબ દિશામાં n લઈશું ઘણીવાર આ કોર્ડીનેટ સિસ્ટમ અને કોર્ડીનેટ સિસ્ટમ કે જે પોલાર કોર્ડીનેટ સિસ્ટમ છે તેને લઈને ગૂંચવણ હોય છે તેથી આપણે તે ગૂંચવણ શરૂઆતથી અવગણીશુ તમે જો પોલાર કોર્ડીનેટ સીસ્ટમ વાપરો છો તેથી તો તમારી પાસે આ ઉદ્ભવ બિંદુ છે અથવા પોલ છે તો તેને એક ત્રિજ્યા r વડે દર્શાવી શકાય તે રેડિયલ દિશા છે અને દિશા થી લંબ છે તેથી આપણી પાસે એકમ સદિશ અને છે અને આની સાપેક્ષમાં એકમ સદિશ છે આ બંને લંબ સિસ્ટમ છે આ સ્પર્શક દિશા નથી ફક્ત વર્તુળાકાર આકૃતિ માટે જ સ્પર્શક એ ત્રિજ્યા ને લંબ હોય છે પરંતુ બધા જ કર્વ માટે નહીં તેથી મૂળભૂત રીતે આ ને રેડિયલ અને ક્રોસ રેડિયલ દિશા કહેવાય છે તેથી એ રેડિયલ દિશામાં એકમ સદિશ છે એ ક્રોસ રેડિયલ દિશામાં એકમ સદિશ છે જે તેનાથી લંબ છે જ્યારે આ અમુક પ્રકારની સ્પર્શક અને લંબ દિશા છે